સારું આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે અહીં આપણે એમ્પ્લીફાયર્સની વિવિધ એપ્લીકેશન અને ઓપરેશનલને સમજીશું છેલ્લા મોડ્યુલોમાં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની લાક્ષણિકતાઓમાંથી પસાર થયા છીએ જેમ કે ઇનપુટ બાયસ કરંટ ઇનપુટ બાયસ કરંટનો શું અર્થ છે બરાબર અને તે ઓપરેશનલ એમ્પ્લીફાયરને કેવી રીતે અસર કરશે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શું છે આપણે સમજી ગયા છીએ કે સ્લીવ રેટનો અર્થ શું છે અને આપણી પાસે રહેલા સાધનોનો ઉપયોગ કરીને તેને કેવી રીતે માપવું આપણી પાસે DC પાવર સપ્લાય ફંક્શન જનરેટર અને ઓસિલોસ્કોપ હતા આ તમારું ફંક્શન જનરેટર છે તમારું ઓસિલોસ્કોપ અને DC પાવર સપ્લાય આપણે બ્રેડબોર્ડની મદદ લીધી જેના ઉપર આપણે સર્કિટ લગાવી છે અને આપણે સિગ્નલોમાં ફેરફાર જોયો છે જ્યારે આપણે કેટલાક ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલમાં ફેરફાર કરીએ છીએ જેને તમે વોલ્ટેજમાં ફેરફાર તરીકે માપી શકો છો બરાબર અને IB ની ગણતરી કેવી રીતે કરી શકાય કોષ્ટકમાં કેટલાક સૂત્રો આપવામાં આવ્યા હતા તેથી જેમણે તે મોડ્યુલમાં હાજરી આપી નથી કૃપા કરીને જાઓ અને તે મોડ્યુલ જુઓ અને પછી તમે આ પર્ટીક્યુલર વ્યાખ્યાન ઉપર પાછા આવી શકો હવે અહીં આજે આપણે સમજીશું કે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર શું છે પછી આપણે જોઈશું કે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર શું છે ત્યારબાદ વોલ્ટેજ ફોલોઅરને બફર સર્કિટ પણ કહેવાય છે અને છેલ્લે આપણી પાસે સમીંગ એમ્પ્લીફાયર હશે તેથી આજની સિરીઝમાં આ વસ્તુઓનો સમૂહ છે આપણે ફરીથી આને 2 અથવા 3 વિવિધ મોડ્યુલોમાં વહેંચીશું જેથી તે ખૂબ કંટાળાજનક ન બને આનો મુદ્દો એ છે કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુ ઉપર વાંચીએ છીએ તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને ત્યાં હંમેશા તે સારું છે કે તમે 15 થી 20 મિનિટ માટે કંઈક જુઓ વિરામ લો અને પછી બીજું મોડ્યુલ શરૂ કરો તે તમારા મનને તાજું રાખશે બરાબર ઉપરાંત જ્યારે પણ તમે લેબોરેટરીમાં કામ કરો છો અથવા જ્યારે તમે અડધો કલાક અભ્યાસ કરો છો ત્યારે એક કલાક માટે 5 મિનિટનો વિરામ લો આ રીતે તમારે અભ્યાસ કરવો જોઈએ તે આપણી એકાગ્રતા જાળવવામાં અને આપણા મનને કેન્દ્રિત રાખવામાં મદદ કરશે તેથી આપણે પ્રથમ એક્સપેરિમેન્ટથી શરૂ કરીશું તે છે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર તરીકે કેવી રીતે કરી શકીએ હવે આપણે થિયરી ક્લાસમાં પહેલેથી જ ચર્ચા કરી છે કે ઓપરેશનલ એમ્પ્લીફાયર્સ ઘણા ઓપરેશન્સ કરી શકે છે બરાબર જે આપણે પહેલેથી જોયું છે તેથી ચાલો આપણે ઝડપથી જોઈએ કે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર બરાબર શું છે કારણ કે તે પહેલાથી થિયરી ક્લાસમાં આવરી લેવામાં આવ્યું હતું પછી આપણે એક્સપેરિમેન્ટસ કેવી રીતે કરવા તે જોઈશું અને આપણે ત્યાંથી ઠીક આગળ વધશું તેથી જો તમે સ્ક્રીન ઉપર નજર નાખો તો આજે આપણે બેઝિક ઓપ એએમપી સર્કિટને સમજી રહ્યા છીએ આ બધા બેઝિક ઓપ એમ્પ્સ છે ઓકે તે ખૂબ જ જટિલ ઓપ એએમપી સર્કિટ છે આપણે મૂળભૂત વસ્તુઓથી શરૂઆત કરીએ છીએ તેથી પ્રથમ તમારું ઇન્વર્ટીંગ છે પછી તે તમારું નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે પછી આપણી પાસે વોલ્ટેજ ફોલોવર અને સમીંગ એમ્પ્લીફાયર છે તેથી ચાલો આપણે પ્રથમ વસ્તુ જોઈએ જે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે બરાબર હવે જો તમને યાદ હોય તો આપણે પહેલેથી જ થિયરી ક્લાસમાં જોયું છે કે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર બરાબર શું છે તેથી આ સ્લાઇડની ચર્ચા કર્યા પછી હું ઝડપથી આગળની સ્લાઇડ તરફ આગળ વધી રહ્યો છું જેથી આપણે સમજીએ કે થિયરી ક્લાસ શું હતો અને આપણે એક્સપેરિમેન્ટલ ક્લાસ સાથે સહસંબંધ કરી શકીએ છીએ તેથી જો તમે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર જુઓ છો તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ઇનપુટ ટર્મિનલને ઇનપુટ આપવામાં આવે છે ઇનપુટ ઇન્વર્ટીંગ ટર્મિનલને આપવામાં આવે છે બરાબર અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ગ્રાઉન્ડેડ છે નોન ઇન્વર્ટીંગ બરાબર ગ્રાઉન્ડ થયેલ છે તેથી જો તમે ધારો કે ત્યાં R R1 છે તો ત્યાં ફિડબેક રજીસ્ટન્સ R2 છે અને જો તમે ગણતરી કરવા માંગતા હો અથવા જો તમે સમજવા માંગતા હોવ કે આઉટપુટ વોલ્ટેજનું સમીકરણ શું હતું બરાબર પછી આપણે અહીં આઉટપુટ વોલ્ટેજ જોઈ શકીએ છીએ બરાબર કે જો તમે ઇન્વર્ટીંગ ટર્મિનલ પર વોલ્ટેજ આપો છો તો તમે જોઈ શકો છો કે આ પર્ટીક્યુલર 0 બિંદુ ઉપર I કરંટ I1V1R1 છે બરાબર અહીં તે I2I1V1 R1 હશે ત્યારથી તફાવત 0 છે Vo જો તમે ખરેખર સમજો છો કે સમીકરણ ચિત્રમાં કેવી રીતે આવે છે જો તમને ખબર પડે કે એકવાર તમે તેને હલ કરો તો તમે શોધી શકો છો Vo 0 V1R1R2 તેથી જો તમે આખરે આ જોશો તો તમને Vo0 નો કોઈ અર્થ નથી તેથી V1 અથવા -R2R1V1 આ સૂત્ર ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનું હતું તેથી આપણે થિયરી ક્લાસમાં જોયું છે તેથી હું વિગતવાર નથી જઈ રહ્યો કે તમે આ પર્ટીક્યુલર સૂત્ર કેવી રીતે મેળવ્યું છે પરંતુ માત્ર ઝડપથી યાદ કરવા માટે એક્સટર્નલ કોમ્પોનન્ટ R1 અને R2 કલોઝ લૂપ બનાવે છે બરાબર R2 અને R1 આ એક કલોઝ લૂપ બનાવે છે આપણે જોયું છે કે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ ઓપન લૂપ એમ્પ્લીફાયર તરીકે થઈ શકે છે તેનો ઉપયોગ કલોઝ લૂપ એમ્પ્લીફાયર તરીકે થઈ શકે છે તેથી આ R1 R2 રેઝિસ્ટર ફિડબેક મેળવવા માટે મદદ કરે છે અને તેથી જ તે એક કલોઝ લૂપ આઉટપુટ છે જે ઇન્વર્ટીંગ ઇનપુટ ટર્મિનલને પાછું આપવામાં આવે છે તમે જોઈ શકો છો કે આઉટપુટ ઇનવર્ટીંગ ઇનપુટ ટર્મિનલ ઉપર પાછું આપવામાં આવે છે ઇનપુટ ઇનપુટથી ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે ટર્મિનલ આપણે પહેલેથી જ જોયું છે ઇનપુટ સિગ્નલ ઇનવર્ટીંગ ઇનપુટ ટર્મિનલ ઉપર આપવામાં આવે છે બરાબર તેથી હંમેશા યાદ રાખો કે જ્યારે તમે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર વિશે વાત કરો છો ત્યારે ઇનવર્ટિંગ ઇનપુટ આપો નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર ઇનપુટ આપો હવે ઇનપુટ સિગ્નલ આપવા માટે ટર્મિનલને ઉલટાવી દેવામાં આવે છે ચાલો આઈડિઅલ ઓપ એમ્પનો ઉપયોગ કરીને કન્ફિગરેશન જોઈએ બરાબર તેથી વર્ચ્યુઅલ શોર્ટ લાગુ કરવા માટે જરૂરી શરત આપણે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ શું છે અથવા વર્ચ્યુઅલ શોર્ટ થિયરી ક્લાસમાં પણ જોયું છે નેગેટિવ ફિડબેક કન્ફિગરેશન એક નેગેટિવ ફિડબેક કન્ફિગરેશન છે અને ઈન્ફિનિટ લૂપ ગેઇન આ વર્ચ્યુઅલ શોર્ટ લાગુ કરવા માટે જરૂરી શરત છે આપણે પહેલાથી જ જાણીએ છીએ કલોઝ લૂપ ગેઇન આ પર્ટીક્યુલર એમ્પ્લીફાયરનો ક્લોઝ્ડ લૂપ ગેઇન R2 R1 સિવાય બીજું કંઈ નથી ડીફ્રેન્શિઅલ ગેઇન V2 V1 હશે V2 શું છે V2 V1 Vo by a Vo બરાબર ઈન્ફિનિટ ઇનપુટ ઇમ્પિડન્સ I1I20 ઇનપુટ ઇમ્પિડન્સ શા માટે ઈન્ફિનિટ છે આમ I1 જે I2 સમાન હશે બરાબર 0 સિવાય કશું નહીં ઈન્ફિનિટ ઇનપુટ ઇમ્પિડન્સ એટલે કે કરંટ પસાર કરી શકતો નથી તેથી જ તે 0 છે આમ આપણે આઈડિઅલ ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને કન્ફિગરેશન ઉલટાવી દેવાની વાત કરી રહ્યા છીએ અહીં આઈડિઅલ ઓપ એમ્પ ધ્યાનમાં રાખો તેથી એક્સપેરિમેન્ટલ ઓપ એમ્પ ફરીથી ઇનપુટ ઇમ્પિડન્સ અત્યંત હાઈ નહીં અથવા ઈન્ફિનિટ તે અત્યંત હાઈ હશે ઈન્ફિનિટ નહીં બરાબર તેથી આપણે આઈડિઅલ ઓપ એમ્પ 0 આઉટપુટ ઇમ્પિડન્સનો ઉપયોગ કરીને ઇનપુટ ઇન્વર્ટીંગ કન્ફિગરેશન વિશે વાત કરી રહ્યા છીએ બરાબર આ પણ 0 છે પરંતુ વાસ્તવમાં જો તે પ્રેક્ટિકલ ઓપ એમ્પ છે તો તે નીચા સિવાય બીજું કંઈ નહીં હોય બરાબર 0 નથી વોલ્ટેજ ગેઇન વોલ્ટેજ ગેઇન નેગેટિવ છે બરાબર તમે અહીં જોઈ શકો છો તમારા R2 R1 V1 ઇનપુટ આઉટપુટ સિગ્નલસ નેગેટિવ છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ આપણે થિયરી ક્લાસમાં પહેલેથી જ જોયું છે આપણે શું જોયું છે કે જ્યારે આપણે ઇનવર્ટીંગ એમ્પ્લીફાયર ઉપર ઇનપુટ સિગ્નલ આપીએ છીએ તેથી આપણે સિગ્નલ આપીએ છીએ ત્યારે આઉટપુટ ઓપોઝીટ ફેઝમાં હશેબરાબર આપણે આઉટપુટ જોઇશું જે ઓપોઝીટ ફેઝમાં છે આ 180 ડિગ્રી ફેઝ શિફ્ટ છે બરાબર તો આ તે છે જે લેખિત ઇનપુટ છે અને આઉટપુટ સિગ્નલસ ફેઝની બહાર છે બરાબર આગળ કલોઝ લૂપ ગેઇન સંપૂર્ણપણે પેસીવ કોમ્પોનન્ટ ઉપર આધાર રાખે છે બરાબર ઓપ એમ્પથી સ્વતંત્ર સંપૂર્ણપણે પેસીવ કોમ્પોનન્ટ માટે કેમ તમે જુઓ છો કે તે R2 ઉપર આધાર રાખે છે તે R1 ઉપર આધાર રાખે છે તે ઓપરેશનલ એમ્પ્લીફાયર ઉપર આધારિત નથી તેથી તે સંપૂર્ણપણે પેસીવ કોમ્પોનન્ટ ઉપર આધાર રાખે છે બરાબર આગળ ક્લોઝ લૂપ એમ્પ્લીફાયર ટ્રેડ ગેઇન છે જે ઉચ્ચ ઓપન લૂપ ગેઇન છે ચોકસાઈ માટે પરંતુ પર્ટીક્યુલર ક્લોઝ લૂપ ગેઇન માટે મર્યાદિત ગેઇન તેનો અર્થ શું છે કે જ્યારે તમે એમ્પ્લીફાયર વિશે વાત કરો ત્યારે 2 પ્રકારના ફિડબેક આપણે જોયા છે બરાબર એક તમારો નેગેટિવ ફિડબેક છે બીજો એક તમારો પોઝીટીવ ફિડબેક છે હવે જો હું પોઝીટીવ ફિડબેક આપવાનું ચાલુ રાખું તો આપણે શું જોયું છે જો તમે પોઝીટીવ ફિડબેક આપવાનું ચાલુ રાખો છો તો એમ્પ્લીફાયર ખરેખર એમ્પ્લીફાયર તરીકે કામ કરશે નહીં પરંતુ તે ઓસિલેટર હશે બરાબર સિગ્નલને સમજવા અથવા એડજસ્ટ કરવા માટે એમ્પ્લીફાયરને સ્ટેબલ બનાવવા માટે તે એક ઓસિલેટર હશે બરાબર આપણે સર્કિટ ઉપર નેગેટિવ ફિડબેક આપવાની જરૂર છે ત્યારે જ આપણે જે ગેઇન મેળવી શકીએ છીએ તેને બદલી શકીએ છીએ અને નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર બને છે તેનો અર્થ એ કે નેગેટિવ ફિડબેક ફિલ્ડ આપણને એમ્પ્લીફાયર ઈમ્પ્લીકેશન આપે છે પોઝીટીવ ફિડબેક આપણને ઓસિલેશન બરાબર આપે છે તેથી આપણે ક્લાસમાં બંને વસ્તુઓ જોઈ છે તેથી તેને યાદ કરો હવે જો તમે જોશો કે આપણી પાસે ક્લોઝ લૂપ એમ્પ્લીફાયર હશે તેથી જ આપણે ચોકસાઈ મેળવી શકીએ છીએ આપણી પાસે મર્યાદિત પરંતુ સચોટ ક્લોઝ લૂપ ગેઇન હશે ઠીક છે તેથી આ તે વસ્તુઓ છે જે આપણે પહેલાથી જાણીએ છીએ ફક્ત તમારી નોંધો જુઓ અથવા વ્યાખ્યાન નોંધો જુઓ અને તમે કોઈપણ રીતે જોશો હવે એકવાર આપણે આ જાણી લઈએ જે આપણો થિયરી ભાગ છે જે આપણી પાસે એક પ્રકારનું પુનરાવર્તિત છે બરાબર આપણે વાસ્તવમાં ઓપરેશનલ એમ્પ્લીફાયર કેવી રીતે લઈ શકીએ આ પ્રતિકારક પેસીવ કોમ્પોનન્ટ લઈએ છીએ અને આપણે બ્રેડબોર્ડ ઉપર સર્કિટ કેવી રીતે રાખી શકીએ અને સર્કિટને કેવી રીતે ચકાસી શકીએ તે વાસ્તવિક વસ્તુ છે જે આપણે આજે શીખવાની જરૂર છે અને જો તમે જોશો તો આગળની સ્લાઇડમાં તમે જુઓ અહીં આ એક્સપેરિમેન્ટ છે બરાબર તેથી કેવી રીતે કરવું અથવા ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરના ગેઇનની ગણતરી કેવી રીતે કરવી હવે તમારી પાસે છે તે જોતાં R1 બરાબર 1 કિલો ઓહ્મ બરાબર છે બરાબર ફિડબેક રેઝિસ્ટર Rf 10 કિલો ઓહ્મ બરાબર છે આ પર્ટીક્યુલર એમ્પ્લીફાયરનો ફાયદો શું થશે તેથી પ્રથમ વસ્તુ આપણે સમજવી પડશે કે સર્કિટ શું છે જો તમે નજીકથી જોશો તો ખરેખર સર્કિટ શું છે સર્કિટ એ છે કે ઇનપુટ સિગ્નલ ઇનપુટ સિગ્નલ ટર્મિનલને ઇન્વર્ટીંગ કરવા માટે આપવામાં આવે છે બરાબર તેનો અર્થ એ છે કે તે એક ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે આગળ આપણે આગળ શું જોવાનું છે Rin નું મૂલ્ય શું છે Rf નું મૂલ્ય શું છે હવે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે V નું મૂલ્ય શું છે Vout માટે ફોર્મ્યુલા શું છે એમ્પ્લીફાયર Vout ને ઉલટાવી દેવું એ માઇનસ ફિડબેક રેઝિસ્ટર Rf સિવાય બીજું કંઈ નથી ઇનપુટ અવરોધ Rin Vin દ્વારા વિભાજીત કરો બરાબર આ સૂત્ર આપણે જાણીએ છીએ આપણે આ સૂત્ર જાણીએ છીએ તો આપણે પહેલા શું કરવું જોઈએ તેથી પ્રથમ વસ્તુ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટને જોડી રહી છે આ તે આકૃતિ છે જે આપણે તેને જોડીશું બરાબર આગળ એક વોલ્ટની પીક ટુ પીક ઉપર સાઇન વેવને એક કિલોહર્ટ્ઝથી V1 ઉપર આપો અહીં આપણે સાઇન વેવપીક ટુ પીક ટુ પીક ઉપર આપવું પડશે બરાબર જે એક વોલ્ટ 1 વોલ્ટ 1 વોલ્ટ છે બરાબર તેથી ચાલો હું તેને માત્ર નીચે ઘસું તેથી તે સમજવું સરળ બને છે બરાબર આપણે બીજો મુદ્દો શું કરી રહ્યા છીએ બરાબર આપણે જે જોયું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો સાઇન વેવ લાગુ કરો ઓકે એક વોલ્ટ પીક ટુ પીક સુધી પીક ટુ પીક એક વોલ્ટ છે તે યોગ્ય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો ફ્રિક્વન્સી એક કિલોહર્ટ્ઝ છે એક કિલોહર્ટ્ઝ ફ્રિક્વન્સી છે બરાબર સરસ હવે આગળ શું છે આઉટપુટનું અવલોકન કરો V આઉટ તમારે આઉટપુટનું અવલોકન કરવું પડશે અને નીચે આપેલા કોષ્ટકમાં પીક ટુ પીક વેલ્યુ નોંધો તો આપેલ શું છે આપેલ કોષ્ટક Vin Vout છે આ 2 વસ્તુઓ આપવામાં આવી છે બરાબર ગેઇન શું છે ગેઈન VoutVin સિવાય બીજું કંઈ નથી તેથી આ Vout છે બરાબર આ Vout માટે સૂત્ર છે ત્યાંથી આપણે કેવી રીતે ગેઇન મેળવી શકીએ તેથી અગાઉ જ્યારે હું Vout વિશે વાત કરતો હતો Vout-RfRinVin GainVoutVin તો ફાયદો શું છે વાસ્તવિક ગેઇન શું છે તે એક્સપેરિમેન્ટલ ગેઇન છે અને થિયોરિટીકલ ગેઇન શું છે આપણે બંને વસ્તુઓને માપી શકીએ છીએ અને ચાલો આ એક્સપેરિમેન્ટ કરીએ આજે બીજી વસ્તુ ઉચ્ચ અને નીચલા એમ્પ્લીટયુડ માટે એક્સપેરિમેન્ટનું પુનરાવર્તન છે અને અવલોકનો નોંધો તેથી આપણે ફક્ત એમ્પ્લીટયુડ બદલીશું સિગ્નલનું એમ્પ્લીટયુડ બદલીશું અને આપણે જોઈશું કે ગેઇનમાં શું ફેરફાર છે બરાબર કોષ્ટકમાં જોવાયેલા ગેઇનની ગણતરી કરો અને તેની થિયોરિટીકલ ગેઇન સાથે સરખામણી કરો તેથી આ એક્સપેરિમેન્ટમાં આપણે ઘણી વસ્તુઓ કરવાની છે ચાલો એક પછી એક શરૂ કરીએ પ્રથમ વસ્તુ એ છે કે આપણે બ્રેડબોર્ડ લઈશું અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટને જોડીશું બરાબર તેથી આજ માટે હું આ અન્ય અભ્યાસક્રમ માટે મારા બીજા શિક્ષણ સહાયકને વિનંતી કરીશ અને તે તમને બતાવશે કે આપણે આ એક્સપેરિમેન્ટ કેવી રીતે કરી શકીએ તો સુમન ચેટર્જી તે એક શિક્ષણ સહાયક છે સુમન કૃપા કરીને તમે આવી શકો તેથી જો તમે ત્યાં જોશો તો લોકો પણ તમારી તરફ જોઈ શકે છે તો તે સુમન ચેટર્જી છે અને તે આજે એક્સપેરિમેન્ટસ કરશે બરાબર તેથી પ્રથમ આપણે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરથી પ્રારંભ કરીશું તો સુમન શું આપણી પાસે PCB બ્રેડબોર્ડ છે તૈયાર ઠીક કુલ તો તમે કૃપા કરીને તેને કનેક્ટ કરી શકો છો ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર આ એક બરાબર તેનો અર્થ એ છે કે જો તમને ફરીથી યાદ આવે કે આપણી સ્ક્રીન પર સર્કિટ શું હતી તો તે હતું કે ત્યાં એક ઓપ એમ્પ છે ત્યાં 2 ફિડબેક છે એક ફિડબેક રેઝિસ્ટર છે અને એક ઇનપુટ રેઝિસ્ટર છે બરાબર હવે આપણે ફરીથી મારા હાથ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ હા તેથી આપણી પાસે અહીં ઓપરેશનલ એમ્પ્લીફાયર છે બરાબર અને પછી આપણી પાસે 2 રેઝિસ્ટર Rin અને Rf છે જે સર્કિટમાં બતાવેલ રીતે જોડાયેલા છે પછી આગળ શું છે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર ઉપર 15 15 આપવા પડશે સાચું આ ઘણું સરળ છે હવે આપણે ઇનપુટ સિગ્નલ ઇનવર્ટિંગ એમ્પ્લીફાયર ઉપર ઇનપુટ સિગ્નલ નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર આપીશું તે બદલ માફ કરશો આપણે ઇનવર્ટિંગ ટર્મિનલ ઉપર ઇનપુટ સિગ્નલ આપીશું અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલને ગ્રાઉન્ડ કરવામાં આવશે શા માટે કારણ કે આ ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે બરાબર તેથી ચાલો જોઈએ કે તમે તેને કેવી રીતે કરી શકો છો તેથી હું તેને અહીં મૂકી રહ્યો છું બરાબર ને હવે આપણી પાસે આ DC પાવર સપ્લાય DC પાવર સપ્લાય 15 15 છે બરાબર અહીં આપણી પાસે પ્લસ 15 માઇનસ 15 છે તેથી આપણે પહેલા તેને અહીં કનેક્ટ કરી શકીએ છીએ અને પછી આપણે DC પાવર સપ્લાય કનેક્ટ કરી શકીએ છીએ પહેલા આપણે કનેક્ટ કરી શકીએ છીએ અને પછી જો તમે આપો તો બરાબર તો તે શું છે અત્યારે તે કરી રહ્યો છે કે તે બાયસ વોલ્ટેજને પ્લસ 15 માઇનસ 15 ને કનેક્ટ કરી રહ્યો છે ઓપ એમ્પનો ઉપયોગ કરીને ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર સાથે બરાબર અને આપણી પાસે પહેલેથી જ ગ્રાઉન્ડ છે હવે આપણે DC વીજ સપ્લાય શરૂ કરી શકીએ છીએ અને તમારે આ પર્ટીક્યુલર વોલ્ટેજને બરાબર જોવાની જરૂર નથી મેં જોયેલા એક્સપેરિમેન્ટલ વિભાગના પ્રથમ મોડ્યુલમાં આને કેન્દ્રિત કરશો નહીં મેં કહ્યું છે કે આ પર્ટીક્યુલર વીજ સપ્લાય તેની પાસે છે પ્લસ 15 માઇનસ 15 અહીં લાલ કાળો અને લીલો બરાબર અહીંથી આપણે પ્લસ 15 માઇનસ 15 મેળવી શકીએ છીએ તેથી તે પ્લસ 15 માઇનસ 15 સીધા ઓપરેશનલ એમ્પ્લીફાયર સર્કિટને આપવામાં આવે છે અને હવે આપણે ઇનવર્ટીંગ ઇનપુટ પર સિગ્નલ આપી રહ્યા છીએ ઓપરેશનલ એમ્પ્લીફાયરના ઇનપુટ ઇનપુટ એક શું હતું તેથી જો તમે ફ્રીક્વન્સી જનરેટર ફ્રીક્વન્સી જનરેટર આ એક જોશો તો તમે જોશો કે આપણે એક કિલોહર્ટ્ઝ ફ્રીક્વન્સી આપી રહ્યા છીએ બરાબર અહીં આપણે એક કિલોહર્ટ્ઝ ફ્રિક્વન્સી આપી રહ્યા છીએ વોલ્ટેજ શું છે આપણે પીક ટુ પીક વોલ્ટેજ વિશે વાત કરી રહ્યા છીએ બરાબર તેથી તમે જુઓ છો કે પીક ટુ પીક વોલ્ટેજ શું છે પીક ટુ પીક વોલ્ટેજ એક વોલ્ટ છે બરાબર તમે જુઓ ત્યાં 1 વોલ્ટ છે હવે આ સિગ્નલ આપણે ઇન્વર્ટીંગ ટર્મિનલ પર આપવાનું છે તેથી જ્યારે તમે જોશો કે તમે પ્રોબ જોશો જે તેના હાથમાં છે તેથી તમે આ પ્રોબ જે અહીં પકડી રાખ્યા છે તે જુઓ આ પ્રોબ જુઓ બરાબર તેથી એક તમારું સિગ્નલ છે અને બીજું તમારું ગ્રાઉન્ડ છે બીજું તમારું ગ્રાઉન્ડ રાઇટ છે તેથી તે સિગ્નલ લાગુ કરી રહ્યો છે અને તમે આ ગ્રાઉન્ડને સર્કિટની ગ્રાઉન્ડ સાથે 1 બ્લેક સાથે જોડો છો જે બ્રેડબોર્ડ પર pc ઉપર છે ઠીક છે તેથી કૃપા કરીને ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરને સિગનલ આપો તેથી તે અત્યારે જે પ્રયાસ કરી રહ્યો છે તે છે તે ઇનપુટ સિગ્નલ આપી રહ્યો છે બરાબર ઓપરેશનલ એમ્પ્લીફાયરના ઇન્વર્ટીંગ ટર્મિનલ પર ઠીક છે તેથી ખૂબ જ સરળ ખૂબ જ સરળ અત્યંત સરળ એક્સપેરિમેન્ટ તેથી જ આપણે કહ્યું છે કે આ એક મૂળભૂત ઓપ એમ્પ સર્કિટ છે બરાબર તેથી આપણે હવે સિગ્નલને ઇન્વર્ટીંગ ટર્મિનલ સાથે જોડી રહ્યા છીએ અથવા તમે બીજા વાયર લાંબા વાયર લઈ શકો છો તેથી આ લેવું વધુ સરળ છે ઠીક છે તેને જોડો ઠીક છે તેથી હવે તેણે ઓપરેશનલ એમ્પ્લીફાયરના ઇનવર્ટીંગ ટર્મિનલને ઇનપુટ આપ્યું છે બરાબર હવે આપણે આઉટપુટ તપાસવાનું છે આપણે આઉટપુટ ચેક કરવાનું છે તે જ સ્ક્રીનમાં આપવામાં આવ્યું છે તેથી જો તમે ફરી એકવાર સ્ક્રીન જોશો તો બરાબર ટેબલ શું હતું કોષ્ટક શું આપણી પાસે ઇનપુટ વોલ્ટેજ છે આપણી પાસે ઇનપુટ વોલ્ટેજ છે આપણી પાસે આઉટપુટ વોલ્ટેજ છે અને આપણને ફાયદો છે સાચું આપણી પાસે ઇનપુટ વોલ્ટેજ છે આપણી પાસે આઉટપુટ વોલ્ટેજ છે આપણી પાસે ગેઇન છે તેનો અર્થ એ છે કે આપણે પહેલેથી જ આ ઇનપુટ સિગ્નલ આપ્યા છે આપણે આ ઇનપુટ સિગ્નલ આપ્યા છે જો તમે કોષ્ટકમાં જોશો તો જમણી બાજુથી ટર્મિનલ બરાબર તેથી આપણે ફંક્શન જનરેટરમાં જોયું છે કે પીક ટુ પીક વોલ્ટેજ શું હતું પીક ટુ પીક વોલ્ટેજ એક વોલ્ટ હતું બરાબર ફ્રિક્વન્સી શું હતી ફ્રિક્વન્સી એક કિલોહર્ટ્ઝ હતી સાચું હવે આપણે શું તપાસવાનું છે આપણે આઉટપુટ વોલ્ટેજ તપાસવા પડશે બરાબર ને તેથી આપણે ઓસિલોસ્કોપને ઓપરેશનલ એમ્પ્લીફાયર સર્કિટ સાથે જોડવું પડશે તેથી કે આપણે આઉટપુટ સિગ્નલ જોઈ શકીએ ઠીક છે તેથી ઓપરેશનલ એમ્પ્લીફાયરના આઉટપુટને તપાસવા માટે આપણે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો તેણે શું કર્યું જો તમે અત્યંત જટિલ દેખાતા હોવ તો તેની પાસે છે પરંતુ મિત્રો તે જટિલ નથી તેથી આપણે હમણાં જ ફ્રીક્વન્સી જનરેટરને જોડ્યું છે જે અહીં મારી જમણી બાજુ છે બરાબર અને આપણે ઓપ એમ્પને સિગનલ આપ્યા છે અને આપણે ફક્ત ઓસિલોસ્કોપ પર આઉટપુટ તપાસી રહ્યા છીએ ચકાસણીઓના કારણે તે જટિલ લાગે છે તે ખૂબ જ સરળ છે ફ્રીક્વન્સી જનરેટરમાંથી એક લાલ તાર જે આઉટપુટમાંથી ગ્રાઉન્ડ ઉપર કાળા ઇનવર્ટીંગ સિગ્નલ છે એક સિગ્નલ ગ્રાઉન્ડ સાથે જોડાયેલ ઓસિલોસ્કોપ ગ્રાઉન્ડ પર તેથી તે અત્યંત સરળ છે હવે જો તમે ખરેખર જોશો કે જ્યારે આપણે ઇનપુટ સિગ્નલ એપ્લાય કર્યું છે જે એક વોલ્ટની પીક ટુ પીક ઉપર છે બરાબર એક કિલોહર્ટ્ઝ શું આઉટપુટ છે જે આપણે બરાબર જોવાનું છે તેથી જો તમે ઓસિલોસ્કોપ પર ધ્યાન કેન્દ્રિત કરો તો આપણે અહીં શું જોઈએ છીએ આપણે અહીં ઓસિલોસ્કોપ પર શું જોઈએ છીએ શું તમે ઓસિલોસ્કોપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો હા હા પીક ટુ પીક વોલ્ટેજ તો આઉટપુટ શું છે આઉટપુટ એ છે કે તે તેની આંગળી મૂકી રહ્યો છે જેથી આપણે આઉટપુટ જોઈ શકીએ બરાબર તેથી આ વાદળી રેખા એ તમારું આઉટપુટ છે પીળી રેખા એ તમારું ઇનપુટ સિગ્નલ છે આપણે શું જોઈએ છીએ તમે શું જુઓ છો તમે જોયું કે આઉટપુટ ઇનપુટ સિગ્નલમાં 180 ડિગ્રી ફેઝ શિફ્ટ છે તે નથી તેથી જ્યારે તમે આ પીળી રેખા જુઓ છો અને જ્યારે તમે વાદળી રેખા જુઓ છો ત્યારે આ 180o ફેઝની બહાર છે 180o ફેઝની બહાર છે તેથી આ બરાબર છે તો આઉટપુટ વોલ્ટેજ શું છે ચાલો જોઈએ આઉટપુટ શું છે વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ 10 વોલ્ટ છે ઇનપુટ વોલ્ટેજ શું છે ઇનપુટ વોલ્ટેજ એક વોલ્ટ છે બરાબર તેનો અર્થ એ છે કે આપણે સિગ્નલ વધાર્યું છે બરાબર અને અમને આઉટપુટ ઉપર 10 વોલ્ટ મળ્યા અમને આઉટપુટ ઉપર 10 વોલ્ટ કેમ મળ્યા તે અલગ કેસ છે આપણે જોઈશું હવે જો તમે સ્ક્રીનો પર પાછા આવો તો મારી પાસે છે હું જાણું છું કે મેં ખૂબ એપ્લાય કર્યું છે મેં વોલ્ટેજ ઇનપુટ સિગ્નલ એપ્લાય કર્યું છે 1 વોલ્ટ આઉટપુટ સિગ્નલ શું હતું 10 વોલ્ટ બરાબર તો V in V out શું છે 10 દ્વારા 1 એટલે કે 10 એટલે કે 10 એટલે સમજવા માટે સરળ એટલું સરળ બરાબર થિયોરિટીકલ ગેઇન શું છે થિયોરિટીકલ ગેઇન એ જ વસ્તુ છે 10 બાય 1 ફરીથી તે 10 છે તેથી આપણે જોઈએ છીએ કે તમે જાણો છો જ્યારે આપણે આ પર્ટીક્યુલર કિસ્સામાં થિયોરિટીકલ ગેઇન સાથે એક્સપેરિમેન્ટ ગેઇનની ગણતરી કરીએ છીએ ત્યારે બહુ ફરક પડતો નથી પરંતુ જો આપણે એમ્પ્લીટયુડ બદલીએ તો શું થાય બરાબર તે બીજો કેસ હતો તો તમે હમણાં જોઈ શકો છો બરાબર 180 ડિગ્રી ફેઝ શિફ્ટ એક વસ્તુ બીજી વસ્તુ એ હતી કે ઇનપુટની સરખામણીમાં આઉટપુટ સિગ્નલ વધારે છે એટલે કે આઉટપુટ પર વોલ્ટેજ 10 છે ઇનપુટ પર વોલ્ટેજ 1 છે કારણ કે Rf Rin 101 સિવાય બીજું કંઈ નથી 10 ની બરાબર તેનો અર્થ એ છે કે તે ઇનપુટ સિગ્નલથી 10 ગણો વધારો કરશે ઇનપુટ સિગ્નલ 1 વોલ્ટ હતું આઉટપુટ સિગ્નલ 10 વોલ્ટ બનશે બરાબર આ આપણે જોયું છે હવે ચાલો આપણે બીજું જોઈએ બીજું જોઈએ એટલે કે આપણે હાયર અથવા લોઅર એમ્પ્લીટયુડ એપ્લાય કરીશું અને નિરીક્ષણની નોંધ લઈશું તેથી ફરી જો તમે ફ્રીક્વન્સી જનરેટર પર ધ્યાન કેન્દ્રિત કરી શકો તો હવે આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણી પાસે ફ્રિક્વન્સી જેમ છે તેમ કેપ છે અને આપણે ઇનપુટ વોલ્ટેજ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે ઇનપુટ વોલ્ટેજ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો હવે ઇનપુટ વોલ્ટેજ શું છે 2 વોલ્ટ ઠીક છે આપણે 2 વોલ્ટ લાગુ કર્યા બરાબર હવે ચાલો જોઈએ કે જ્યારે આપણે 2 વોલ્ટ એપ્લાય કરીશું ત્યારે શું થાય છે જ્યારે આપણે 1 વોલ્ટને બદલે 2 વોલ્ટ એપ્લાય કરીશું ત્યારે આઉટપુટ શું છે આઉટપુટ શું છે ચાલો જોઈએ તેથી જો તમે ઓસિલોસ્કોપમાં જોશો તો તે સ્ટ્રીપેડ થઇ ગયું છે આ જ કારણ છે કે આપણે 2 વોલ્ટ એપ્લાય કરવા માંગીએ છીએ હવે પહેલો પ્રશ્ન જે તમારા મનમાં આવવો જોઈએ તે છે તે કેટલી વખત એમ્પ્લીફાઇડ થયો 2 ગેઇન શું છે એમાં અમને મળેલ ગેઇન Rf દ્વારા R હતો બરાબર તો એક પછી 10 એ 10 છે 10 તમારો ગેઇન છે કેટલા વોલ્ટેજ છે તમે 2 વોલ્ટ આપી રહ્યા છો 2 માં 10 20 વોલ્ટ હશે તેથી આપણે એક સિગ્નલ જોવું જોઈએ જે 20 વોલ્ટ સિગ્નલ છે તે ફેઝની બહાર છે જે યોગ્ય છે પીળો અને વાદળી તે ફેઝની બહાર છે પરંતુ તે અત્યારે અહીં કેમ કાપવામાં આવે છે તે કેમ કાપવામાં આવે છે બરાબર તે એટલા માટે છે કે પુરવઠો વોલ્ટેજ બાયસ વોલ્ટેજ પર સપ્લાય વોલ્ટેજ પ્લસ માઇનસ 15 વોલ્ટ છે બરાબર તેથી આપણે આઉટપુટ સિગ્નલ ઉપર 20 વોલ્ટનું પૂરતું એમ્પ્લીફિકેશન જોઈ શકતા નથી ઠીક છે તે કારણ છે હવે જો આપણે ઇનપુટ સિગ્નલ ઘટાડીએ તો શું થાય હવે આ સાથે ન જશો કે તે 20 વોલ્ટ જેવું લાગતું નથી તે 15 વોલ્ટ જેવું લાગતું નથી બરાબર કારણ કે આપણે ઓસિલોસ્કોપને વ્યવસ્થિત કર્યા છે જેમ કે આ પીક ટુ પીક પણ 15 છે જે વાદળી છે 15 જો હું તેને અહીં મુકું તો બરાબર વાદળી 15 છે અને આ એક છે પીક ટુ પીક 20 છે બરાબર પીક ટુ પીક 20 છે પરંતુ આ ક્લિપ કરવામાં આવે છે તે અહીં ક્લિપ કરવામાં આવે છે અને પીળો એક પીક ટુ પીક 1 વોલ્ટ છે એટલા માટે તે 20 વોલ્ટનું પ્રતિનિધિત્વ કરતું નથી કે તે વધારે મોટું વેવફોર્મ દેખાય છે અથવા એક વોલ્ટ જે બંને નાના દેખાય છે પરંતુ આપણે ઓસિલોસ્કોપમાં ગોઠવ્યું જેથી તમે સ્પષ્ટ રીતે જોઈ શકો બરાબર તેથી મૂંઝવણમાં ન આવો કે સિગ્નલ વધારે દેખાતું નથી અને તે 20 વોલ્ટ નથી તે 20 વોલ્ટ છે આપણે ઓસિલોસ્કોપમાં નોર્મ બદલીને તેને બદલી શકીએ છીએ જેની આપણે પહેલાથી ચર્ચા કરી છે હવે ચાલો જોઈએ કે શું આપણે ઓછા વોલ્ટેજ આપીએ છીએ તેથી ફરી તમે ફ્રીક્વન્સી જનરેટર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો ચાલો હવે જોઈએ કે આપણે 500 મિલીવોલ્ટ આપી રહ્યા છીએ ઠીક છે તેથી જો આપણે 500 મિલીવોલ્ટ આપીએ તો શું થાય હવે તે જોવા દો આપણે 500 મિલીવોલ્ટ આપીએ છીએ તે તમારા સર્કિટમાં જાય છે જે બરાબર છે અહીં જ છે જે તમારું બ્રેડબોર્ડ છે તેથી સિગ્નલ તમારા બ્રેડબોર્ડ સાથે જોડાયેલ છે તે તમારું ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર આઉટપુટ ઓસિલોસ્કોપ સાથે જોડાયેલ છે તેથી અહીંથી ઓસિલોસ્કોપ સુધી તો હવે આપણે ઓસિલોસ્કોપમાં શું જોઈ રહ્યા છીએ આપણે આઉટપુટ વોલ્ટેજમાં કેટલાક ફેરફાર જોઈ રહ્યા છીએ નવી વેલ્યુ શું છે તમે ફરીથી ઉપયોગ કરો ત્યાં એક ફેઝ શિફ્ટમાં છે આઉટપુટ વોલ્ટેજ હવે એક વોલ્ટમાંથી છે તે લગભગ 5 વોલ્ટ છે પીક ટુ પીક 10 છે પરંતુ આઉટપુટ ઉપર તમે જે વોલ્ટેજ જોઈ શકો છો તે 5 વોલ્ટ સિવાય બીજું કંઈ નથી ઠીક છે તેથી અથવા તમે 520 મિલીવોલ્ટ કહી શકો છો તેથી ઇનપુટ ઉપર 500 મિલીવોલ્ટ આપો માફ કરશો 500 મિલીવોલ્ટ ઇનપુટ ઉપર શું આઉટપુટ છે જે આપણે જોવાનું છે બરાબર તેથી આપણે અત્યાર સુધી જે જોયું છે તે છે કે તમે ઇનપુટ સિગ્નલ બદલી શકો છો અને તેના આધારે તમે આઉટપુટ સિગ્નલમાં ફેરફાર સરળતાથી જોઈ શકો છો એક વસ્તુ જે સ્થિર રહે છે તે છે ફેઝ શિફ્ટ શું ફેઝ શિફ્ટ છે બરાબર તમે જુઓ પીળા અને વાદળી આ ફેઝની બહાર છે તેથી આપણે હંમેશા ઇનપુટ સિગ્નલ બદલી શકીએ છીએ આપણે હંમેશા જે જોઈએ તે વધારી શકીએ છીએ પરંતુ આપણે બાયસ વોલ્ટેજ તરીકે મેં જે આપ્યું છે તેના કરતા વધારે એમ્પ્લીફાય કરી શકતા નથી જે તમારા પ્લસ માઇનસ 15 છે તેથી તે ખૂબ જ સરળ છે બરાબર તેથી પછી જો હું આ મૂલ્ય મુકું તો હું મારી સ્ક્રીન ઉપર ઘણી બધી વસ્તુઓની ગણતરી કરી શકું છું જે ટેબલ છે હું Vin જોઈ શકું છું હું Vout જોઈ શકું છું હું VoutVin જોઈ શકું છું હું થિયોરિટીકલ ગેઇન જોઈ શકું છું હું એમ્પ્લીટયુડ બદલી શકું છું અને હું સિગનલ માં ફેરફાર જોઈ શકું છું ખૂબ જ સરળ એક્સપેરિમેન્ટ અત્યંત મૂળભૂત એક્સપેરિમેન્ટ પરંતુ સમજવા માટે મહત્વપૂર્ણ સમજવું શા માટે મહત્વનું છે કારણ કે આ ખાસ એક્સપેરિમેન્ટમાં એક વસ્તુ જે આપણે સમજીએ છીએ તે એ છે કે જો આપણે પ્લસ માઇનસ 15 એપ્લાય કરીએ તો બરાબર ઓપરેશનલ એમ્પ્લીફાયરનું ફરીથી શું છે તે શું હતું જો તમને યાદ હોય તો ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ગેઇન મર્યાદિત હતો તેનો અર્થ એ છે કે જો પછી કોઈ પ્રશ્ન આવે કે જો ગેઇન ઈન્ફિનિટ છે જો ગેઇન ઈન્ફિનિટ છે તો જો હું ઇનપુટ ઉપર 1 વોલ્ટ એપ્લાય કરું જો હું ઇનપુટ ઉપર એક વોલ્ટ એપ્લાય કરું તો મારું આઉટપુટ ઈન્ફિનિટ વોલ્ટેજ હોવું જોઈએ તેથી તેનો અર્થ એ છે કે જો હું આવું કરવા માંગુ છું કારણ કે હું હમણાં IISc માં છું બરાબર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને હું સમગ્ર IISc માં પાવર મેળવવા માંગુ છું બરાબર હું એક ઓપ એમ્પ એક સિંગલ ઓપ એમ્પનો ઉપયોગ કરી શકું છું અને તેનો ગેઇન ઈન્ફિનિટ હોવાથી તેનો અર્થ એ છે કે ઇનપુટ ઉપર એક વોલ્ટ આપવાથી હું ઈન્ફિનિટ વોલ્ટેજ મેળવી શકું છું અને સમગ્ર IISc હું ચલાવી શકું છું તે એક જ ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને પેદા કરી શકાય છે શું તે સાચું છે કારણ કે ઈન્ફિનિટ ગેઇન પણ આપણે જે જોયું એક્સપેરિમેન્ટમાં તે જ છે કે ત્યાં પણ ઈન્ફિનિટ ગેઇન છે બરાબર હવે આપણી પાસે એક ગેઇન હતો જે લગભગ 10 સુધી મર્યાદિત છે પરંતુ આપણે હંમેશા ગેઇન વધારી શકીએ છીએ ત્યાં પણ ઈન્ફિનિટ ગેઇન છે આઉટપુટ ઈન્ફિનિટ મૂલ્ય સુધી પહોંચી શકતું નથી પરંતુ તે બાયઝ વોલ્ટેજ દ્વારા મર્યાદિત છે તેનો અર્થ એ છે કે એક ઓપ એમ્પ સમગ્ર પાવર ચલાવી શકતો નથી અથવા આખી સંસ્થાને જરૂરી હોય તેટલો પાવર ઉત્પન્ન કરી શકતી નથી બરાબર તેથી આ હંમેશા યાદ રાખો કે ઓહ ઈન્ફિનિટ ગેઇનનો અર્થ એ છે કે આપણે આઉટપુટ ઉપર ઈન્ફિનિટ વોલ્ટેજ મેળવી શકીએ છીએ ના તે ઓપરેશનલ એમ્પ્લીફાયરને તમે કેટલો સપ્લાય આપ્યો છે તેના પર નિર્ભર છે તેનો અર્થ એ છે કે અહીં આપણે મહત્તમ 13 5 અથવા 15 ની નજીક જઈ શકીએ છીએ આપણે તે પ્રયોગ પણ જોઈશું કે રેંન્જ શું છે ઓપરેશનલ એમ્પ્લીફાયરની શું છે જે કામ કરી શકે છે બરાબર તેથી તેનો અર્થ એ નથી કે જ્યારે આપણે ઈન્ફિનિટ ગેઇન કહીએ તેનો અર્થ એ છે કે આપણી પાસે ઈન્ફિનિટ આઉટપુટ વોલ્ટેજ છે બરાબર તેથી આ ખૂબ જ સરળ છે જેમ મેં કહ્યું આપણે આ એક્સપેરિમેન્ટને થોડા ભાગોમાં વિભાજીત કરીશું જેથી તમે ક્લાસ કર્યા પછી વચ્ચે વચ્ચે વિરામ લઈ શકો તેથી હમણાં માટે આપણે એમ્પ્લીફાયરને ઇન્વર્ટીંગ કરતા જોયું છે તે આપણે ઝડપથી યાદ કરીએ છીએ આપણે ઇનવર્ટીંગ એમ્પ્લીફાયર પર ઇનપુટ એપ્લાય કર્યું છે આપણે તે આઉટપુટમાંથી આઉટપુટ માપીએ છીએ Vout by Vin આપણે ગેઇન માપ્યું છે બરાબર ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો ફાયદો આપણે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરના થિયોરિટીકલ ગેઇનને માપ્યા છે અને આપણે તે પહેલાથી જાણીએ છીએ Vout RfRin Vin તમારા ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર માટે તે સૂત્ર છે પછી આપણે એક બ્રેડબોર્ડ જોયું છે અને આપણે ફ્રીક્વન્સી જનરેટર સિગ્નલને ઇનપુટ સાથે જોડી દીધું છે જે કેટલાક ઇનપુટને ઇન્વર્ટીંગ કરી રહ્યું છે તેથી કે આઉટપુટ ઇન્વર્ટીંગ છે જે 180 ડિગ્રી ફેઝ શિફ્ટમાંથી બહાર છે જે આપણે ઓસિલોસ્કોપ ઉપર જોઈ શકીએ છીએ બરાબર આ આપણે શું કર્યું છે હવે પછીના મોડ્યુલમાં ચાલો જોઈએ કે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર કેવી રીતે કામ કરશે તેથી હું તમને આગામી મોડ્યુલમાં જોઈશ હમણાં માટે ચાલો થોડો વિરામ લઈએ બરાબર